ઇજનેરો અને અન્ય બિન જીવવિજ્ઞાનીઓ માટે જીવવિજ્ઞાન પરની આ વિડિઓઝની શ્રેણીમાં પાછા આવવાનું અને તમારું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ડીએનએ નકલની પ્રક્રિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ હવે ડીએનએ પોતાની જાતને કેવી રીતે કોપી કરે છે તેની ઝીણી ઝીણ હવે આપણે બધા જાણીએ છીએ કે ડીએનએ એ ડબલ સ્ટાન્ડર્ડ મોલેક્યુલ છે અને તે નાના એકમોનો બનેલો છે જેને ન્યુક્લિઓટાઇડ્સ કહેવામાં આવે છે હવે દરેક ન્યુક્લિઓટાઇડ પોતે જ ફોસ્ફેટ સુગર બેકબોનનું બનેલું છે તેથી તેમાં ફોસ્ફેટ પેન્ટોઝ સુગર અને નાઇટ્રોજનસ બેઝ હોય છે હવે આ નાઇટ્રોજનનો આધાર કાં તો એડેનીન અથવા થાઇમાઇન અથવા ગુઆનિન અથવા સાઇટોસિન હોઈ શકે છે તેથી દરેક ન્યુક્લિઓટાઇડ મૂળભૂત રીતે નાઇટ્રોજનસ બેઝ ધરાવે છે અને આ નાઇટ્રોજન આધાર પેન્ટોઝ સુગર સાથે જોડાયેલો હોય છે અને પેન્ટોઝ ખાંડનો પાંચમો કાર્બન બદલામાં ફોસ્ફેટ જૂથ સાથે જોડાયેલો હોય છે હવે આપણે જાણીએ છીએ કે દરેક ન્યુક્લિઓટાઇડ તેથી ચાલો આપણે કહીએ કે આ ન્યુક્લિઓટાઇડ 1 છે હવે આ ન્યુક્લિઓટાઇડ 1 તેની પેન્ટોઝ ખાંડમાં પ્રથમ બીજો ત્રીજો ચોથો અને પાંચમો કાર્બન ધરાવે છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આ ન્યુક્લિઓટાઇડને આગામી ન્યુક્લિઓટાઇડ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની હોય છે ત્યારે તે પેન્ટોઝ ખાંડના ત્રીજા કાર્બનમાં હાજર હાઇડ્રોક્સિલ જૂથ છે જે આ કિસ્સામાં ડીઓક્સિરીબોઝ છે તેને ક્રિયાપ્રતિક્રિયા કરવી પડે છે આ હાઇડ્રોક્સાઇલ જૂથ ત્રીજા 3 પ્રાઇમ કાર્બન પર ફોસ્ફેટર બોન્ડની ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને સ્વરૂપો બનાવે છે જે પછીના આવતા ન્યુક્લિઓટાઇડ સાથે આવે છે તેથી જો તમે અમને આગળ કહેવા દો તો ચાલો આપણે કહીએ કે આ ન્યુક્લિઓટાઇડ કંઈ પણ હતું ચાલો આપણે કહીએ કે તે એક ટી હતી અને પછી તેણે આગામી ન્યુક્લિઓટાઇડ સાથે ફોસ્ફોડિસ્ટર બંધન રચવાનું હોય છે પેન્ટોઝ સુગરમાં આ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ આગામી ન્યૂક્લિઓટાઇડ સાથે ફોસ્ફોડિસ્ટર બોન્ડની રચના કરશે જેને ફરીથી તેની પોતાની પેન્ટોઝ સુગર હશે તેનો પોતાનો નાઇટ્રોજન બેઝ હશે અને તેમાં આલ્ફા બીટા અને ગામા ફોસ્ફેટ્સ હશે તેથી આ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ પછી ફોસ્ફોડિસ્ટર બોન્ડની રચના કરવા જઇ રહ્યું છે તેના પર પ્રથમ આલ્ફા ફોસ્ફેટ પર ન્યુક્લિઓફિલિક એટેક કરશે અને તેથી તમે પ્રથમ ફોસ્ફોડિસ્ટર બોન્ડની રચના કરો છો તો તમને શું મળે છે તમને પ્રથમ ન્યુક્લિઓટાઇડ મળે છે તેના ફોસ્ફેટથી તેની ખાંડ સાથે અને નાઇટ્રોજન આધાર સાથે ચાલો આપણે N1 કહીએ અને આ રચાય છે આ ત્રીજો કાર્બન ફરીથી આગામી ન્યુક્લિઓટાઇડ સાથે જોડાણ બનાવે છે ચાલો આપણે N2 કહીએ હવે તમે જે નોંધ્યું છે તે એ છે કે તે હંમેશાં ૫ અવિભાજ્ય હોય છે ફોસ્ફેટ જે ૫ અવિભાજ્ય કાર્બન સાથે જોડાયેલું હોય છે તેથી તમારી પાસે અહીં બીજો કાર્બન હશે અને પછી આ એ જ રીતે આ કિસ્સામાં આ પેન્ટોઝ રિંગ સાથે જોડાયેલો પાંચમો કાર્બન હશે તેથી તમે હંમેશાં જોશો કે ખાંડનો આ ત્રીજો કાર્બન છે જે ફોસ્ફેટ સાથે ફોસ્ફોડિસ્ટર બોન્ડ બનાવે છે જે પાંચમા કાર્બન સાથે જોડાયેલ છે તેથી જ તમે શોધી કાઢો છો કે સ્ટ્રાન્ડ અથવા પોલિમરાઇઝેશન ડીએનએ માટે વધુને વધુ ન્યુક્લિઓટાઇડ્સનું નિર્માણ 5 અવિભાજ્યથી 3 મુખ્ય દિશા સુધી થાય છે તેથી હું ડીએનએ પ્રતિકૃતિમાં આવું તે પહેલાં કેટલીક વસ્તુઓ છે જે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રથમ જેમ કે મેં તમને કહ્યું હતું કે ડીએનએ એ ડબલ ફસાયેલા માળખા છે તે ન્યુક્લિઓટાઇડ્સનું પોલિમર છે દરેક આવતા ન્યુક્લિઓટાઇડ ફોસ્ફોડિસ્ટર બોન્ડ દ્વારા અગાઉના ન્યુક્લિઓટાઇડ સાથે જોડાય છે અને આ ઇનકમિંગ હંમેશા આપેલ સ્ટ્રાન્ડના 3 પ્રાઇમ છેડે થાય છે તેથી આ એક વસ્તુ છે જે હું ઇચ્છું છું કે તમે યાદ રાખો અને જ્યારે આપણે ડીએનએ નકલની પદ્ધતિ વિશે વાત કરીશું ત્યારે હું આ તરફ પાછો આવીશ બીજી બાબત જે તમારે યાદ રાખવાની છે તે એ છે કે જ્યારે તમે ડીએનએ ડબલ હેલિક્સ જુઓ છો ચાલો આપણે કહીએ કે આ એક સ્ટ્રાન્ડ છે જે 5 અવિભાજ્યથી 3 અવિભાજ્ય સુધી જઈ રહ્યો છે બીજો સ્ટ્રાન્ડ તેના પૂરક બનશે હવે તમે કોમ્પ્લિમેન્ટરી દ્વારા શું કહેવા માગો છો અમે પહેલેથી જ અભ્યાસ કર્યો છે કે હંમેશાં એડેનાઇન બેઝ થાઇમાઇન જૂથ સાથે હાઇડ્રોજન બંધ રચે છે જ્યારે સાઇટોસિન્સ હંમેશા ગુઆનાઇન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે તેથી દર વખતે આ સ્ટ્રાન્ડમાં 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તમે કહીએ કે એડેનાઇન થાઇમાઇન સાઇટોસિન અને ગુઆનિન લો જે થશે તે એ છે કે બીજો સ્ટ્રાન્ડ તેના પૂરક હશે તેથી ડીએનએનું માળખું પણ છે 2 સ્ટ્રેન્ડ્સ પ્રશંસાત્મક છે તેથી જો આ એક ચોક્કસ ક્રમ સાથેનો પ્રથમ સ્ટ્રાન્ડ છે જે 5 અવિભાજ્યથી 3 અવિભાજ્ય સુધી જાય છે તો બીજો સ્ટ્રાન્ડ તેના માટે પ્રશંસાત્મક હશે પરંતુ તે એન્ટિપેરાલેલ પણ હશે તો ચાલો આપણે સરળતા ખાતર ચાલો આપણે કહીએ કે આ એક સ્ટ્રાન્ડ છે જે આ અનુક્રમ એ ટી સી અને જી સાથે 5 અવિભાજ્યથી 3 અવિભાજ્ય તરફ જઈ રહ્યો છે તો પછી આ સ્થિતિ પરના પૂરક સ્ટ્રાન્ડમાં સી હશે આ સ્થિતિમાં એક G હશે આ સ્થિતિમાં એક A હશે અને અહીં તેમાં T હશે અને સુગર ફોસ્ફેટનું હાડકું જે તેને એક સાથે રાખે છે તે વિપરીત દિશામાં 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તરફ જશે તેથી આ તે છે આ 2 મુખ્ય લાક્ષણિકતાઓ છે જે હું તમને ધ્યાનમાં રાખવા માંગું છું એક કે ડીએનએના 2 સ્ટ્રેન્ડ્સ પ્રશંસાત્મક છે તેથી એક અર્થમાં જો તમે એક સ્ટ્રાન્ડનો ક્રમ જાણો છો તો એક સ્ટ્રાન્ડ જાણે છે અને બીજા સ્ટ્રાન્ડમાં ન્યુક્લિઓટાઇડ્સનો ક્રમ શું હશે તે વિશેની માહિતી ધરાવે છે તેથી તે માહિતી ડીએનએમાં પહેલેથી જ કોડેડ પ્રકારની હોય છે જે બેઝ પેરિંગની ક્ષમતાને આભારી છે બીજી વાત એ છે કે ડીએનએના 2 સ્ટ્રેન્ડ્સ એન્ટિપ્રેશનલ છે અને તમે દિશાકીયતા કેવી રીતે નક્કી કરો છો જેમ કે મેં હમણાં જ ફોસ્ફોડિસ્ટર બોન્ડ્સની રચના દ્વારા ઉલ્લેખ કર્યો છે કે તે 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં છે કારણ કે દરેક ઇનકમિંગ ન્યુક્લિઓટાઇડ અગાઉ બેઠેલા ન્યુક્લિઓટાઇડના 3 પ્રાઇમ હાઇડ્રોક્સાઇલ સાથે ફોસ્ફોડિસ્ટર બોન્ડની રચના કરશે તેથી પોલિમરાઇઝેશન એક પછી એક ન્યુક્લિઓટાઇડ્સમાં ઉમેરવાનું કામ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં થાય છે હવે આ ડીએનએ માળખા વિશેની કેટલીક મહત્વપૂર્ણ મૂળભૂત બાબતો છે અને જ્યારે આપણે ડીએનએ પ્રતિકૃતિ કેવી રીતે થાય છે તે જોવાનું શરૂ કરીશું ત્યારે આની સુસંગતતા વધુ સ્પષ્ટ થશે હવે તમે મને પૂછી શકો છો કે ડીએનએ પ્રતિકૃતિ શું છે ઠીક છે ડીએનએ નકલ એ બીજું કશું જ નથી પરંતુ એક પ્રક્રિયા છે જેમાં ડીએનએ તેની જાતે નકલ કરશે અને જેમ કે આપણે કોષ ચક્રમાં જોયું હતું કે આ પ્રક્રિયા જેમાં ડીએનએ નકલો કોષ ચક્રમાં એસ ફેઝના તબક્કા દરમિયાન યુકેરીયોટિક કોશિકાઓના કિસ્સામાં થાય છે યાદ રાખો કે મેં તમને કહ્યું હતું કે કોષચક્રમાં કોષ પુત્રીના કોષોને માહિતી આપવા માટે પોતાની જાતને તૈયાર કરે છે અને જે રીતે તે કરે છે તે એ છે કે તે ખરેખર વિભાજિત થતા અને કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થતા પહેલા તેના ડીએનએની નકલ કરે છે તો આજે અમે વાત કરી રહ્યા છીએ આજે અમે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે ડીએનએ પોતાની નકલ કરી શકે છે અને તે જ માહિતી પુત્રી ડીએનએ મોલેક્યુલને આપી શકે છે તો ચાલો આપણે જોઈએ કે ડીએનએ નકલ દરમિયાન શું થાય છે હવે હું તમને ફરીથી યાદ રાખવા માંગું છું હું બે બાબતોનું પુનરાવર્તન કરું છું એન્ટિપેરેલ સ્ટ્રેન્ડ્સ પૂરકતા અને 5 પ્રાઇમથી 3 પ્રાઇમ સુધી ફોસ્ફોડિસ્ટર બોન્ડ્સની રચના અથવા નવા ન્યુક્લિઓટાઇડનું આગમન અને ફોસ્ફોડિસ્ટર બોન્ડ્સની રચના અને તેથી 5 પ્રાઇમથી 3 પ્રાઇમમાં દિશાકીયતા છે હવે ચાલો આપણે ડીએનએ પ્રતિકૃતિને જ જોઈએ હવે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે તેમ ડીએનએ આપણા કોષોમાં રેખીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી તે હિસ્ટોન સાથેની તેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે સંક્ષેપિત સ્વરૂપમાં રહે છે અને જે સમયે કોષ નકલ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે તે સમયે તે ઢીલો પડી જાય છે અને તે ક્રોમેટીન તરીકે અસ્તિત્વ ધરાવે છે હવે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ડીએનએ એક હેલિક્સ છે તે આલ્ફા હેલિક્સ છે તે એક ટ્વિસ્ટેડ હેલિકલ સ્ટ્રક્ચર છે અને તો મને ડીએનએ મોલેક્યુલ દોરવા દો ચાલો આપણે કહીએ કે આ ડીએનએ મોલેક્યુલ છે આ પ્રથમ સ્ટ્રાન્ડ છે જે 5 અવિભાજ્ય જાય છે જે આપણને 3 અવિભાજ્ય કહે છે અને પછી તમારી પાસે બીજો સ્ટ્રાન્ડ છે જે તેના પૂરક છે જ્યાં આ 5 પ્રાઇમ એન્ડ બની જાય છે અને આ 3 પ્રાઇમ એન્ડ બની જાય છે હવે ડીએનએની નકલ કરવી હોય તો તે મહત્ત્વનું છે તેણે પહેલાં ખોલવું પડશે અને આ અનવિન્ડિંગના તેના પરિણામો છે અને તેને આ રીતે કલ્પના કરો તમારી પાસે નાયલોનનું દોરડું છે અને તમે નાયલોનના દોરડાની 2 સ્ટ્રેન્ડ્સને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો હવે શું થશે જ્યારે પણ તમે નાયલોનના દોરડાના 2 સ્ટ્રેન્ડ્સને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે તેઓ પાછા ફરવાનો પ્રયાસ કરશે હવે તે એક વલણ છે હવે તે જ વસ્તુ અને તે જ સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યારે 2 સ્ટ્રેન્ડ્સનું વિભાજન થવાનું હોય છે અને તે કેવી રીતે છે કે કોષ ખાતરી કરે છે કે એકવાર સ્ટ્રેન્ડ્સ અલગ થઈ જાય અને અલગ થઈ જાય પછી તેમને ડીએનએ નકલની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી પાછા ફરતા અટકાવવામાં આવે છે હવે એ વિચારવા જેવી એક વાત છે તો ચાલો જોઈએ કે ડીએનએ નકલ કેવી રીતે થાય છે હવે મેં તમને કહ્યું તેમ માનવ ડી ખરેખર મોટું છે હવે આજે હું ડીએનએ નકલ વિશે જે વાત કરવા જઈ રહ્યો છું તે સાચું ઠરશે હું જે આવરી લેવાનો છું તે માત્ર ડીએનએ નકલની મૂળભૂત લાક્ષણિકતાઓ છે અને તે તમને સામાન્ય લાક્ષણિકતાઓ આપે છે યુકેરીયોટ્સ કરતાં પ્રોકેરીયોટ્સમાં તેઓ થોડા અલગ છે આપણે તે વિશે પછીથી વાત કરીશું પરંતુ અત્યારે આપણે ફક્ત ડીએનએ પોતાને કેવી રીતે નકલ કરે છે તે જોઈ રહ્યા છીએ હવે ડીએનએ ન્યુક્લિઓટાઇડ્સની તેની ગોઠવણી પર આ સહી અનુક્રમો ધરાવે છે જે એક બિંદુ માટે માન્યતા તરીકે કામ કરે છે જ્યાં પ્રતિકૃતિ શરૂ કરવાની હોય છે હવે આ પ્રદેશો જ્યાં ડીએનએ નકલ શરૂ થાય છે તેને પ્રતિકૃતિનું મૂળ કહેવામાં આવે છે ઠીક છે બેક્ટેરિયામાં તેને ઓરી ક્રમ કહેવામાં આવે છે તેથી ડીએનએ ડબલ સ્ટ્રાન્ડ પર ચોક્કસ પ્રદેશો છે જે ડીએનએ પ્રતિકૃતિની સમગ્ર મશીનરીને તે બિંદુ સુધી નિર્દેશિત કરશે અને તેમને કહેશે કે અહીંથી જ ડીએનએ પ્રતિકૃતિ શરૂ થવી જોઈએ તેથી તે પ્રદેશ જ્યાં નકલ ખરેખર શરૂ થાય છે તેને નકલનું મૂળ કહેવામાં આવે છે હવે ચાલો આપણે આ ડીએનએ સ્ટ્રાન્ડ પર પાછા આવીએ તેથી આપણી પાસે આ ૨ સ્ટ્રેન્ડ્સ છે અને અનવિન્ડિંગ થવું જ જોઇએ તેથી આ સ્ટ્રાન્ડને અલગ કરવું પડશે તેથી એવું લાગે છે કે તમે કલ્પના કરો છો કે આ તમારું ડબલ હેલિક્સ ડીએનએ છે અને પછી તેને ખોલવું પડશે તેથી એવું લાગે છે કે તમારી પાસે ઝિપ છે અને પછી તમારે ડીએનએના આ આખા પરમાણુને અનઝિપ કરવું પડશે અને પછી આ પછીનો દોર છે હવે 2 હેલિસનું આ ઉદઘાટન અહીં ક્યાંક પ્રતિકૃતિનું મૂળ હશે અને આ તે સ્થાન છે જ્યાંથી નકલ શરૂ થવાની છે પ્રથમ વસ્તુ જે થવાની છે તે એ છે કે 2 સ્ટ્રેન્ડ્સને અનવિન્ડિંગ કરવું પડશે અને આ અનવિન્ડિંગ કોઈ ચોક્કસ એન્ઝાઇમની મદદથી થાય છે તેથી તે એન્ઝાઇમ જેવા ક્લેમ્પ જેવું છે અને આ ઉત્સેચકને હેલિકેસ કહેવામાં આવે છે એટલે આ ઉત્સેચક ખરેખર જે કરે છે તે બીજું કશું જ નથી પણ બે તંતુઓ એકબીજા સાથે જોડાયેલાં હોવાથી પૂરક તંતુઓ હાઇડ્રોજન બંધ મારફતે એકસાથે જકડી રાખવામાં આવે છે તેથી તે મૂળભૂત રીતે આ હાઇડ્રોજન બંધનોને તોડી નાખે છે તેથી તે અહીં પ્રથમ બંધાય છે અંદરની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે અને તે હાઇડ્રોજન બંધોને તોડવાનું શરૂ કરે છે અને આ દિશામાં આગળ વધે છે ત્યારે તે અવિરત પણે ચાલુ રાખે છે અનઝિંગ કરતા રહે છે તેથી તે ઝિપર પરના ક્લેમ્પ જેવું છે જે ફક્ત ૨ સ્ટ્રેન્ડ્સ ને અનઝિપ કરી રહ્યું છે જે હાઇડ્રોજન બંધ દ્વારા એક સાથે રાખવામાં આવે છે તેથી હેલિકેસ એ પ્રથમ એન્ઝાઇમ છે જે અંદર આવે છે અને તે ૨ ડીએનએ સ્ટ્રેન્ડ્સને અનવિન્ડિંગનું કારણ બને છે દેખીતી રીતે જ આ પ્રક્રિયા સ્વયંભૂ રીતે થવાની નથી તેમાં અમુક પ્રકારની ઊર્જાની જરૂર પડે છે અને આ ઊર્જા એટીપીમાંથી આવે છે મેં તમને કોષ ચક્ર દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે કોષ કોષ વિભાજન અને કોષ પ્રતિકૃતિ માટે પોતાને પ્રતિબદ્ધ કરે તે પહેલાં તે સુનિશ્ચિત કરે છે કે પૂરતી ઊર્જા છે અને હવે તમે શા માટે તેની કદર કરી શકો છો કારણ કે અનવિન્ડિંગની આ પ્રક્રિયા એક ખૂબ જ ઊર્જા સઘન પ્રક્રિયા છે અને તેના માટે એટીપીના ખર્ચની જરૂર પડે છે તેથી હેલિકેસ એ પ્રથમ એન્ઝાઇમ છે જે આવશે અને ડીએનએના 2 સ્ટ્રેન્ડ્સ ખોલશે હવે જોઈએ શું થશે હવે મેં જેમ જેમ ઉલ્લેખ કર્યો છે તેમ સ્ટ્રેન્ડ્સ પાછા એક સાથે આવવાનો પ્રયાસ કરશે અને તે થવું જોઈએ નહીં કારણ કે ડીએનએ હજી પણ તેની નકલ કરવાનું તેનું કામ પૂરું કર્યું નથી અને જે રીતે ડીએનએ આને અટકાવે છે તે બીજા પ્રોટીનની એક કલમ દ્વારા છે જે આ સ્ટ્રેન્ડ્સ સાથે અનવિન્ડિંગ થયું છે આ પ્રોટીન 2 સ્ટ્રેન્ડ્સમાંથી કોઈ એક પર બંધનકર્તા રહેશે બંને સ્ટ્રેન્ડ્સ ખરેખર અને તે તેને માત્ર એકબીજાને બંધનકર્તા બનતા અટકાવશે નહીં જો ડી અલગ સ્ટ્રાન્ડ પોતાની જાત સાથે સંકોચવાનો પ્રયાસ કરે છે તો તે તેને પણ અટકાવશે હવે આ પ્રોટીન જે અટકાવે છે તેને સિંગલ સ્ટ્રાન્ડ બંધનકર્તા પ્રોટીન કહેવામાં આવે છે તેથી આ એસએસબીપી હવે અલગ તારને અલગ રાખશે એ તો ઠીક છે પરંતુ નવું ડીએનએ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે હવે એવું થાય છે કારણ કે તેથી હું ત્યાં પહોંચું તે પહેલાં મને ફરીથી કહેવા દો કે પ્રતિકૃતિનું મૂળ છે કે નકલની પ્રક્રિયા શરૂ થશે તમારી પાસે પ્રથમ એન્ઝાઇમ છે જે આવે છે અને જે તમને ડીએનએને અનઇન્ડ કરવામાં મદદ કરે છે જે હેલિકેસ છે એકવાર ડીએનએ અનવાઉન્ડ થઈ જાય પછી પ્રોટીનના બીજા વર્ગને કારણે 2 અલગ તાર અલગ થઈ જાય છે જેને સિંગલ સ્ટ્રાન્ડ બાઇન્ડિંગ પ્રોટીન કહેવામાં આવે છે હવે એક વખત આવું થઈ ગયા પછી એક એન્ઝાઇમ હોવું જોઈએ જે પછી આવશે અને તમે જાણો છો કે સાવચેતીપૂર્વક એક જ સમયે ૧ ન્યુક્લિઓટાઇડ લાવવાનું શરૂ કરશે અને બીજો સ્ટ્રાન્ડ બનાવશે તો ચાલો આપણે આ અલગ સ્ટ્રાન્ડ લઈએ અને ચાલો આપણે તેને થોડો ક્રમ આપીએ ચાલો આપણે કહીએ કે તેમાં A બીજા A T બીજા T જેમ કે C અને G નો ક્રમ છે હવે આ સ્ટ્રાન્ડ આ સ્ટ્રાન્ડના પૂરક હોવાથી તેની પાસે બરાબર પૂરક માહિતી હોવી જોઈએ જે એ છે કે તેને અહીં સી હોવો જોઈએ અહીં એક જી હોવો જોઈએ અને એ અહીં બીજો એ અહીં અહીંનો ટી અને અહીંનો ટી હોવો જોઈએ તેથી હવે આ અલગ સ્ટ્રાન્ડને નવી નકલ આપવી પડશે તે પાછા જઈ શકશે નહીં અને તેના ભાગીદાર સાથે ફરીથી જોડાણ કરી શકશે નહીં જે પહેલા ત્યાં હતું તેણે નવા સ્ટ્રાન્ડને જન્મ આપવો પડશે હવે આ પોલિમરાઇઝેશન આ સ્ટ્રાન્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રમ મુજબ નવા ન્યુક્લિઓટાઇડ્સનું આલિંગ ડીએનએ પોલિમરેઝ નામના એન્ઝાઇમ દ્વારા કરવામાં આવે છે હવે પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ બંનેમાં ડીએનએ પોલિમરેઝના વિવિધ પ્રકારો છે હું તેની વિગતોમાં નથી આવી રહ્યો હું આ વર્ગને ખૂબ જ સરળ રાખવા માંગુ છું તેથી આ ડીએનએ પોલિમરેસિસ ૧ ન્યુક્લિઓટાઇડ લાવશે અને તેને ૩ પ્રાઇમ એન્ડમાં આગામી ન્યુક્લિઓટાઇડ સાથે જોડશે તેથી શું થાય છે આ ડીએનએ પોલિમરેઝને 2 વસ્તુઓની જરૂર છે પ્રથમ અને સૌથી અગત્યનું તેને માર્ગદર્શન આપવા માટે કંઈકની જરૂર છે જે તેને કહેવા માટે કંઈક છે કે આ ન્યુક્લિઓટાઇડ પછી આ ન્યુક્લિઓટાઇડ આવવું પડે છે તેથી તેને આપણે જેને નમૂના તરીકે કહીએ છીએ તેની જરૂર છે તેથી આ અલગ સ્ટ્રાન્ડ ડીએનએ પોલિમરેઝ માટે ટેમ્પલેટની જેમ કામ કરે છે પ્રથમ જરૂરિયાત ટેમ્પલેટ છે બીજી જરૂરિયાત એ સોદામાં વધુ મોટી છે કારણ કે તે ડીએનએ પોલિમરેઝની આ કઠોરતા છે જે આપણા માટે કેટલીક સમસ્યાઓ ઉભી કરશે અને આપણે જોઈશું કે કેવી રીતે ડીએનએ પોલિમરેઝ ડી નોવો બનાવવાનું શરૂ કરી શકતું નથી તેથી જો અહીં આવનાર નવી સ્ટ્રાન્ડને 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં સંશ્લેષણ કરવું પડે છે યાદ રાખો કે ફોસ્ફોડિસ્ટર બંધની રચના થાય છે અને આવું એટલા માટે થાય છે કારણ કે આવતા ન્યુક્લિઓટાઇડ જે ખાંડના પાંચમા કાર્બન પર ફોસ્ફેટ ધરાવે છે તેને 3 પ્રાઇમ હાઇડ્રોક્સાઇલ ધરાવતા હાલના ન્યુક્લિઓટાઇડ સાથે ફોસ્ફોડિસ્ટર બંધ બનાવવો પડે છે તેથી તેણે આ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં સાંકળ બનાવવી પડશે સમસ્યા એ છે કે પોલિમરેઝ તેની જાતે જ નવો સ્ટ્રાન્ડ બનાવવાનું શરૂ કરી શકતો નથી તેને જરૂર છે એક તેને કેવી રીતે મૂકવું અને ન્યુક્લિઓટાઇડ્સમાં કયા ક્રમમાં મૂકવું તે કહેવા માટે ટેમ્પલેટની જરૂર છે બીજું તે છે કે તેને પ્રાઇમરની જરૂર પડે છે તેથી તેને જવા અને તેને કહેવા માટે કંઈકની જરૂર છે કે ત્યાંથી તમારે ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું શરૂ કરવાની જરૂર છે તેથી તેમાં અમુક પ્રકારનું સૂચક હોવું જોઈએ જે અમને કહેશે કે અહીંથી તમારે ચોક્કસ દિશામાં ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું શરૂ કરવાની જરૂર છે પોલિમરેઝ હંમેશાં ૫ અવિભાજ્યથી ૩ એક મુખ્ય દિશામાં ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરે છે તેથી મૂળભૂત રીતે આ ડીએનએ પોલિમરેઝની આવશ્યકતા છે તેથી જ્યારે આપણે 2 સ્ટ્રેન્ડ્સને અલગ કરીએ છીએ ત્યારે અલગ કરેલો સ્ટ્રાન્ડ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે તેથી આ જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે તે ફક્ત 5 પ્રાઇમથી 3 અવિભાજ્યની દિશામાં પોલિમરાઇઝ થશે એ પણ આપણે જાણીએ છીએ કે તે બને છે પરંતુ તે કેવી રીતે નક્કી કરશે કે ક્યાં ઉમેરવાનું શરૂ કરવું હવે આ ન્યુક્લિઓટાઇડ્સને એક પછી એક ઉમેરવાનું ક્યાંથી શરૂ કરવું તેની આ જરૂરિયાત બીજા એન્ઝાઇમ દ્વારા લાવવામાં આવે છે જેને પ્રિમાઝ કહેવામાં આવે છે હવે પ્રિમાઝ ખૂબ જ રસપ્રદ એન્ઝાઇમ છે તે દર વખતે હેલિકસ સાથે ટેગ્સ બનાવે છે અને જેમ જેમ અનવિન્ડિંગ થાય છે તેમ તેમ આપણે કહીએ કે પહેલા હેલિકેસ અહીં બેઠો હતો અને પછી આ દિશામાં આગળ વધવા લાગ્યો અહીં પહોંચ્યો હવે તે આ રીતે આગળ વધતો રહ્યો છે હવે જ્યારે તેણે હેલિકેસને ખોલવાનું શરૂ કર્યું ત્યારે પ્રિમાઝ પ્રકારનો પિગીબેક્સ હેલિકેસની સાથે જ અને જ્યારે અને જ્યારે અનવિન્ડિંગ થઈ રહ્યું હોય ત્યારે તે તરત જ પ્રાઇમર બનાવી શકે છે હવે પ્રાઇમર એ લગભગ 10 બેઝ લાંબા આરએનએ સિક્વન્સ સિવાય બીજું કશું જ નથી તેથી આ આરએનએ પોલિમરેઝ જેવું છે તેથી તે શું કરે છે કે જો તમારી પાસે આ એક અનુક્રમ તરીકે છે તો તે રચાશે મને આ ચાલુ રાખવા દો આ 3 અવિભાજ્ય છે આ 5 અવિભાજ્ય તરીકે ચાલુ રહે છે ચાલો આપણે કહીએ કે બીજો સમૂહ છે અહીં પાયાનો સમૂહ G C T વગેરે વગેરે તેથી તે જે કરે છે તે છે આ વાંચે છે તરત જ નાના આરએનએ અણુનું સંશ્લેષણ કરે છે T હંમેશાં A સાથે જોડાશે C ને G સાથે જોડવામાં આવશે G ને C સાથે જોડવામાં આવશે અને જો તે RNA અણુ હોય અને ચાલો આપણે કહીએ કે અહીં A હતો હવે આરએનએ થાઇમાઇન આપશે નહીં તે યુરાસિલ આપશે તેથી તે પ્રારંભિક બિંદુ તરીકે આરએનએના આ નાના ખેંચાણનું સંશ્લેષણ કરે છે તેથી આ પ્રાઇમર હવે તે આધાર તરીકે કાર્ય કરે છે જેના પર ડીએનએ પોલિમરેઝ ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું શરૂ કરી શકે છે હવે તે એન્ઝાઇમ પ્રાઇમેસ દ્વારા રચાય છે અને એકવાર આરએનએ પ્રાઇમર ડીએનએ પોલિમરેઝ હોય છે તેથી તે 5 અવિભાજ્ય હોય છે તેથી અહીં 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ પેન્ટોઝ સુગરથી મુક્ત જમણી બાજુએ હોય છે તેથી આ હવે નવા ન્યુક્લિઓટાઇડ સાથે ફોસ્ફોડિસ્ટર બંધનનું નિર્માણ કરશે જે આવી રહ્યું છે અને કયા ન્યુક્લિઓટાઇડ આવશે તે શું નક્કી કરશે જે ટેમ્પલેટ પરના સિક્વન્સ દ્વારા નક્કી કરવામાં આવે છે તો આ રીતે પોલિમરેઝ શરૂ થશે તેથી ચાલો આપણે બીજો રંગ આપીએ તેથી ચાલો આપણે કહીએ કે તે અભિનય શરૂ કરે છે જેથી તે અહીં એક સી મૂકશે આપણે અહીં એક G મૂકીશું તે અહીં A છે અને ફરીથી A છે હવે આ ડીએનએ છે આ આરએનએ નથી તેથી આ અહીં થાઇમાઇન અને અહીં થાઇમાઇન નાખશે અને આ પ્રક્રિયા ચાલુ જ રહેશે તેથી અહીં જે થાય છે તે એ છે કે ડીએનએ પોલિમરેઝની જરૂર છે તે ક્યાંક શરૂ થવાનું છે અને તે બાળપોથી જ તે દિશા આપે છે જે અહીંથી ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું શરૂ કરે છે અને તે જ થાય છે એક વખત પ્રાઇમર નજીકમાં આવી જાય પછી ડીએનએ પોલિમરેઝ કૂદકો મારીને આગળ વધે છે અને તે 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં પોલિમરાઇઝ થવાનું શરૂ કરે છે હવે તમે અહીં જે જુઓ છો તે બે વસ્તુઓ છે એક જેવી 2 સ્ટ્રેન્ડ્સ ખુલી જાય છે અને તે અલગ થઈ જાય છે કે તરત જ તમારી પાસે એક માળખું રચાય છે જે બન્યું છે અને આ માળખું હેલિકેસ દ્વારા અનકોઇલિંગને આભારી છે તેને પ્રતિકૃતિ ફોર્ક તરીકે ઓળખવામાં આવે છે તેથી આ એક નકલ ફોર્ક છે હવે એક સ્ટ્રેન્ડ્સ માટે તે પ્રતિકૃતિ કાંટામાં સિંગલ સ્ટ્રાન્ડ બાઇન્ડિંગ પ્રોટીનને કારણે 2 સ્ટ્રેન્ડ્સ અલગ રહે છે એકવાર તે એક સ્ટ્રેન્ડ્સ માટે અલગ રહે છે પછી શું થાય છે કે તમે ઝડપી પોલિમરાઇઝેશન કરવાનું શરૂ કરો છો જેવો પ્રાઇમર મૂકવામાં આવે કે તરત જ તમે જોશો કે ડીએનએ પોલિમરેઝ સતત ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું શરૂ કરે છે કારણ કે ડીએનએ પોલિમરેઝ માત્ર 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશાની દિશામાં જ કામ કરે છે હવે આ નવો સંશ્લેષિત સ્ટ્રાન્ડ જે ગુલાબી રંગનો છે આ એક બરાબર અહીં સુધી તે એક આરએનએ છે અને પછી તે ગુલાબી સ્ટ્રાન્ડ તરીકે ચાલુ રહે છે તે સતત આગળ વધતું રહે છે તેથી હેલિકેસ આ ચોક્કસ સ્ટ્રાન્ડને ખોલતો રહે છે ત્યારે તેનું સંશ્લેષણ સતત થતું રહે છે કારણ કે ડીએનએ પોલિમરેઝ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં કામ કરે છે અને એક પ્રાઇમર વિસ્તરણ ચાલુ રાખવા માટે પૂરતું છે આ સ્ટ્રાન્ડ કે જેનું સતત સંશ્લેષણ થાય છે તેને અગ્રણી સ્ટ્રાન્ડ કહેવામાં આવે છે અત્યાર સુધી બધું બરાબર છે એટલે સારું પરંતુ પછી સમસ્યા આના માટે આવે છે હવે અહીં 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશા આ રીતે જઇ રહી છે આ સ્ટ્રાન્ડનો અહીં ૫ પ્રાઇમ એન્ડ છે અને અહીં ૩ પ્રાઇમ એન્ડ છે અને જો ડીએનએ પોલિમરેઝને કામ કરવું હોય તો ડીએનએ પોલિમરેઝ કોમ્પ્લિમેન્ટરી ફેશન 5 પ્રાઇમથી 3 પ્રાઇમમાં કામ કરશે પરંતુ એક અન્ય સમસ્યા છે જેનો તે સામનો કરે છે કારણ કે હેલિકેસ ઝડપથી આગળ વધી રહ્યો છે આરામ કરવાનું ચાલુ રાખે છે અને જેમ જેમ તે પિગી સમર્થિત પ્રાઇમર ઉમેરતું રહે છે તેથી આ સ્ટ્રાન્ડમાં જે બન્યું છે તે આ ખાસ પૂરક સ્ટ્રાન્ડ માટે છે ડીએનએ પોલિમરેઝ એક સાથે નવા ન્યુક્લિઓટાઇડ્સનું સંશ્લેષણ કરી શકતા નથી તે ખેંચાણમાં આ વસ્તુઓ ઉમેરવાનું ચાલુ રાખવું પડશે તો ચાલો આપણે કહીએ કે ડીએનએ પોલિમરેઝે આ વસ્તુને પોલિમરાઇઝ કરવાનું શરૂ કર્યું 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં બેઝ ઉમેરવાનું શરૂ કર્યું તે પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ વિસ્તાર વધુ ગૂંચવાયેલો છે અને જ્યારે નવું પ્રાઇમર રચાય છે ત્યારે ડીએનએ પોલિમરને પાછા આવવું પડે છે અને કૂદકો મારવો પડે છે અને પછી ફરીથી સંશ્લેષણ કરવું પડે છે પછી આ વધુ ગૂંચવાયું ફરીથી અહીં એક બાળપોથીની રચના કરવામાં આવી અને પછી તેને ફરીથી તેને 5 અવિભાજ્યથી 3 અવિભાજ્ય દિશામાં લંબાવવું પડ્યું તેથી તમે જે જુઓ છો તે એ છે કે જ્યારે તમે આ ટૂંકા ખેંચાણનું સંશ્લેષણ કરો છો ત્યારે બીજો સ્ટ્રાન્ડ સતત રીતે સંશ્લેષણ થતો નથી તેમ છતાં તે ૫ અવિભાજ્યથી ૩ મુખ્ય દિશામાં સંશ્લેષણ થઈ રહ્યું છે તે સતત રીતે થઈ રહ્યું નથી અને આ આ માટે જે થાય છે તે એ છે કે તમે નવા સ્ટ્રેન્ડ્સના નાના નાના પટ્ટાઓનું સંશ્લેષણ કરો છો દરેક વખતે તમારી પાસે આરએનએ પ્રાઇમર આરએનએ પ્રાઇમર અને આરએનએ પ્રાઇમર હોય છે તેથી આ સ્ટ્રાન્ડ પ્રથમ સ્ટ્રાન્ડ કરતા થોડો ધીમો છે અને તેને લેગિંગ સ્ટ્રાન્ડ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયા ચાલુ જ રહે છે અને પછી એકવાર આ રચાય પછી આપણી પાસે હવે જે હશે તે આપણે કહીએ આ રીતે હું આને ખૂબ જ સરળ સ્વરૂપ સાથે ફરીથી દોરું છું તેથી તમારી પાસે આ ડીએનએ પરમાણુ છે અને પછી તમારી પાસે આ એક 3 પ્રાઇમ છેડા તરીકે હતું આ બિંદુ તમને 5 અવિભાજ્ય આપે છે અને પછી આ 3 અવિભાજ્ય હતું અને પછી આ 5 અવિભાજ્ય હતું તેથી હવે જે થઈ રહ્યું છે તે એ છે કે તમે એક નવા અણુનું સંશ્લેષણ કરી રહ્યા છો જેમાં અગ્રણી સ્ટ્રાન્ડ છે જે પ્રતિકૃતિ ફોર્ક અને લેગિંગ સ્ટ્રાન્ડ તરફ આગળ વધી રહ્યો છે જે ટુકડાઓ અને ટુકડાઓમાં સંશ્લેષણ થઈ રહ્યો છે હવે લેગિંગ સ્ટ્રાન્ડના આ દરેક નાના ટુકડાઓને ઓકાઝાકી ટુકડાઓ કહેવામાં આવે છે હવે જે બન્યું તે આ એક અણુ હવે 2 અણુઓને જન્મ આપી રહ્યો છે અને આ ઓકાઝાકી ટુકડાઓ પછીથી ફરીથી જોડાવા પડશે તેઓ ફરીથી જોડાવાના છે એટલું જ નહીં જે પણ આરએનએ બેઠો હતો ત્યાં પ્રાઇમર હતું જે અહીં બેઠું હતું ત્યાં એક પ્રાઇમર હતું જે અહીં બેઠું હતું તમારી પાસે અહીં પ્રાઇમર છે અહીં પ્રાઇમર છે પ્રાઇમર અહીં પ્રાઇમર છે આ તમામ પ્રાઇમર્સને દૂર કરવા પડે છે અને તેને ડીએનએ સિક્વન્સ સાથે બદલવા પડે છે કારણ કે અંતે તે ડીએનએની નકલ કરવાની વાત છે ડીએનએ આરએનએ મોલેક્યુલની નહીં તેથી શું થાય છે તે એ છે કે ઓકાઝાકી ટુકડાઓ બીજા પ્રકારના ડીએનએ પોલિમરેઝ દ્વારા રચાયા પછી પ્રાઇમર્સ દૂર થાય છે તેથી જ મેં તમને કહ્યું હતું કે વિવિધ પ્રકારના ડીએનએ પોલિમરેઝ હોય છે હું તે બધામાં જઈ રહ્યો નથી આ એક અલગ ડીએનએ પોલિમરેઝ છે આ ડીએનએ પોલિમરેઝ ગુમ થયેલા ટુકડાઓનું પુનઃસંશ્લેષણ કરશે જે મૂળભૂત રીતે આરએનએ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ લેગિંગ સ્ટ્રાન્ડ માટે એક વખત તેનું સંશ્લેષણ કરવામાં આવે છે આ ટુકડાઓને એકસાથે ટાંકા લેવા પડે છે કારણ કે તે સતત ખેંચાણ હોય છે અને ટાંકા ડીએનએ લિગાઝ તરીકે ઓળખાતા અન્ય નિર્ણાયક ઉત્સેચકોમાંના એક દ્વારા થાય છે તો તમે અહીં જે નોંધ્યું છે તે એ છે કે તમે ડબલ હેલિક્સથી શરૂઆત કરી હતી હેલિક્સ અનિયંત્રિત થઈ ગયું હતું હેલિક્સને કારણે અને સિંગલ સ્ટ્રાન્ડ બાઇન્ડિંગ પ્રોટીનને કારણે 2 અલગ સ્ટ્રેન્ડ્સને અલગ સ્થિતિમાં જાળવવામાં આવ્યા હતા એટલું જ નહીં જેવું આ ગૂંચવાડાભર્યું બન્યું કે તરત જ તમારી પાસે પ્રાઈસ આવી ગઈ તે આરએનએના નાના પટ મૂકવાનું શરૂ કર્યું જેને તમે પ્રાઇમર તરીકે ઓળખાવો છો તમારે આ પ્રાઇમરની જરૂર છે કારણ કે ડીએનએ પોલિમરેઝ પછી તેના પર નિર્માણ કરવું પડે છે આરએનએ પ્રાઇમર પ્રકાર પણ આ ડીએનએ પોલિમરેઝના પાયા તરીકે કામ કરે છે ત્યારબાદ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં ન્યુક્લિઓટાઇડ્સ ઉમેરવાનું ચાલુ રાખે છે 2 અલગ તારમાંથી એક સ્ટ્રાન્ડ સતત વધતો રહે છે જેથી તેને અગ્રણી સ્ટ્રાન્ડ કહેવામાં આવે છે પરંતુ અહીં આ છેડે અનકોઇલિંગ થઈ રહ્યું છે અને ડીએનએ પોલિમરેઝ ફક્ત 5 પ્રાઇમથી 3 પ્રાઇમમાં જ કામ કરે છે બીજા સ્ટ્રાન્ડ ડીએનએ પોલિમરેઝ આ ખેંચાણને નાના ટુકડાઓમાં ઉમેરે છે જેને તમે ઓકાઝાકી ટુકડાઓ તરીકે ઓળખાવો છો ઓકાઝાકીના ટુકડાઓને અંતે ડીએનએ લિગાઝ દ્વારા એક જ સ્ટ્રાન્ડ તરીકે ટાંકા લેવામાં આવે છે જ્યારે આરએનએ અનુક્રમને અન્ય ડીએનએ પોલિમરેઝ દ્વારા દૂર કરવામાં આવે છે તેથી ડીએનએ પ્રતિકૃતિ આ રીતે થાય છે અને પછી છેવટે એકવાર તે પોતાની જાતની નકલ કરી લે પછી ડીએનએ પોલિમરેઝ એક બિંદુ સુધી પહોંચશે જે રીતે તમારી પાસે પ્રતિકૃતિનું મૂળ છે તમારી પાસે ડીએનએ પર બેઠેલી બીજી સહી શ્રેણી હશે જેને ટર્મિનેટર તરીકે ઓળખવામાં આવે છે પ્રોકેરિઓટ્સના કિસ્સામાં ટર્મિનેટર સિક્વન્સ યુકેરીયોટ્સના કિસ્સામાં તમારી પાસે એવા પ્રદેશો છે જેને ટેલોમેર કહેવામાં આવે છે તેથી આ રીતે ડીએનએ નકલ થાય છે હવે તમે જુઓ છો કે આ સમગ્ર પ્રક્રિયાના અંતે એકવાર આ ડીએનએ પ્રતિકૃતિ થઈ જાય પછી તમે જે મેળવો છો તે 2 પુત્રી ડીએનએ અણુઓ છે આ એક અગ્રણી સ્ટ્રાન્ડને કારણે રચાય છે જમણી બાજુ અને આ એક લેગિંગ સ્ટ્રાન્ડને કારણે રચાય છે પરંતુ તમે જે નોંધ્યું છે તે દરેક નવી પુત્રી ડીએનએ મોલેક્યુલમાં હોય છે એક સ્ટ્રાન્ડ પેરેન્ટલ સ્ટ્રાન્ડ છે જે મૂળ ડીએનએમાંથી આવે છે જ્યારે એક સ્ટ્રાન્ડ નવા સંશ્લેષિત સ્ટ્રાન્ડ છે આ અણુમાં પણ આવું જ થાય છે એક સ્ટ્રાન્ડ પેરેન્ટલ ડીએનએમાંથી હોય છે બીજો સ્ટ્રાન્ડ નવો સંશ્લેષિત સ્ટ્રાન્ડ હોય છે તેથી ડીએનએ પ્રતિકૃતિની આવી રીત જ્યાં તે હજી પણ મૂળ માતાપિતાનો સ્ટ્રાન્ડ ધરાવે છે તેમાંથી એક અને પૂરકતાને કારણે નવું સંશ્લેષણ કરવામાં આવે છે તેને પ્રતિકૃતિની અર્ધ રૂઢિચુસ્ત રીત તરીકે ઓળખવામાં આવે છે તેથી તેની સાથે અમે આવરી લીધું છે કે ડીએનએ કેવી રીતે પોતાની નકલ કરે છે હું સમાપ્ત કરું તે પહેલાં હું ફક્ત થોડા મુદ્દાઓને પ્રકાશિત કરવા માંગુ છું ડીએનએના 2 સ્ટ્રેન્ડ્સ એન્ટિપ્રેશનલ છે બેઝ પેરિંગ 2 સ્ટ્રેન્ડ્સ વચ્ચે પૂરકતા પૂરી પાડે છે અને પછી તમારી પાસે એક સંપૂર્ણ એરે એન્ઝાઇમ્સની એરે હોય છે જે ડીએનએના પોલિમરાઇઝેશન માટે જરૂરી હોય છે ડીએનએ પોલિમરાઇઝેશન હંમેશાં ૫ પ્રાઇમથી ૩ પ્રાઇમની દિશામાં થાય છે અને તે ફક્ત તે રસાયણશાસ્ત્રને કારણે છે કે જેના દ્વારા ડીએનએમાં સુગર ફોસ્ફેટ બોન્ડ ખરેખર રચાય છે હવે હું ઇચ્છું છું કે તમે જો તમારી પાસે સમય હોય તો આમાંના કેટલાક મનોરંજક વિડિઓઝમાંથી પસાર થવું જોઈએ અને પ્રથમ એક છે ત્યાં 2 વિડિઓઝ છે જે એનિમેશનમાં ખૂબ જ ટૂંકમાં ખરેખર તમને બતાવે છે કે નકલની આ પ્રક્રિયા કેવી રીતે થાય છે મને સમજાવવા માટે લગભગ 30 મિનિટનો સમય શું લાગ્યો છે તમે તેને લગભગ 5 થી 10 મિનિટનો વિડિઓ જોઈ શકો છો અને આ એક ખૂબ જ રસપ્રદ વીડિયો છે એક અન્ય વિડિઓ છે જે તમને એ પણ જણાવશે કે જો તમને જાણવામાં રસ હોય તો પ્રોકેરીયોટ્સ વિરુદ્ધ યુકેરીયોટ્સમાં ડીએનએ પ્રતિકૃતિ વચ્ચે શું તફાવત છે અને છેલ્લું ગીત ગ્લેન વોલ્કેનફેલ્ડનું ફરીથી એક મનોરંજક રેપ ગીત છે જે તમને ડીએનએ નકલના વિવિધ ઝડપી ખેલાડીઓને ઝડપથી સમજવામાં મદદ કરશે આભાર અને હું તમને પછીથી મળીશું બાય બાય